જ્યાં સુધી મેમરી ચિપ્સ નો સંબંધ છે ત્યાં સુધી તેને બે મુખ્ય વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય છે જેમાં એક ROM છે કે જે રીડ ઓન્લી મેમરી છે અને બીજી RAM છે કે જે રેન્ડમ એક્સેસ મેમરી છે આ આપણે આપણા ડિજિટલ તર્કશાસ્ત્રના વર્ગોમાંથી જાણીએ છીએ હવે જ્યાં સુધી આ ROM અને RAM ચિપ્સને માઇક્રોપ્રોસેસર અથવા અન્ય CPU માંથી નિયંત્રિત કરવાની વાત છે ત્યારે આ ચિપ્સમાં સામાન્ય રીતે સંખ્યાબંધ પ્રમાણભૂત લાઈનો હોય છે જેથી તેનો ઉપયોગ ઇન્ટરફેસિંગ માટે થાય છે તેથી પ્રથમ એડ્રેસની લાઈન છે તેથી આ એડ્રેસ પિન છે હવે ત્યાં સંખ્યાબંધ લાઈનો હશે જેમ કે જો આ ROM અથવા આ મેમરીમાં mxn મેમરી હોય તો એટલે કે મેમરીમાં m સ્થાનો છે અને દરેક સ્થાન n બીટ પહોળું છે ચિપના પૃથક સ્થાનો પસંદ કરવા માટે મને log2 સંખ્યાબંધ લાઈનો ની જરૂર છે જે સરનામાંની લાઈન તરીકે સેવા આપશે તેથી આ મેમરી ચિપ માટેનું ઇનપુટ છે તેથી એ જ રીતે મારી પાસે ડેટા દ્વારા આપવામાં આવેલ આઉટપુટ હશે તેથી આ ઘણીવાર એડ્રેસ બસ તરીકે ઓળખાય છે અને આ ડેટા ભાગને ડેટા બસ તરીકે ઓળખવામાં આવે છે તેથી આમાં n નંબરની લાઈનો છે તેથી તે n બિટ્સ મૂલ્યોનો ડેટા મેળવવા માટે મારે n સ્થાનોને ઓળખવાની જરૂર હોય છે હવે તે સિવાય કેટલાક અન્ય નિયંત્રણો પણ છે જે આપણને મેમરી ચિપ્સને પ્રોસેસર સાથે કનેક્ટ કરવામાં મદદ કરી શકે છે આપણી પાસે જે મહત્વની લાઇન છે તે ચિપ સિલેક્ટ લાઇન તરીકે ઓળખાય છે તેથી આ ચિપ સિલેક્ટ લાઇન છે જો આ ચિપ સિલેક્ટ લાઇન અયોગ્ય હોય તો આ મેમરી ડેટા બસ પર કોઈ આઉટપુટ મૂકતી નથી મેમરી વિષયાર્થ ડેટા બસ પર ત્યારે જ ઉપલબ્ધ થશે કે જ્યારે ચિપ સિલેક્ટ લાઇન સક્ષમ હશે અને આ સક્રિય ઉચ્ચ અથવા સક્રિય નીચું હોઈ શકે છે આપણે અહીં જે કનેક્શન બતાવ્યું છે તે એક્ટિવ હાઈ કનેક્શન માટે છે જો તમારી પાસે અહીં બબલ છે તો તેનો અર્થ એક્ટિવ લો કનેક્શન છે તેથી જ્યારે ચિપ સિલેક્ટ લાઇન 0 હોય ત્યારે ચિપ સક્ષમ હોય છે અન્યથા તે નિષ્ક્રિય થાય છે અને તે ઓપરેશનના પ્રકાર પર પણ આધાર રાખે છે જે આપણે આ ચિપ પર અથવા આ મેમરી પર કરવા માંગીએ છીએ આપણી પાસે 2 વધુ નિયંત્રણ લાઈનો હશે જેમાં એક ને રીડ કહેવાય છે અને બીજીને રાઈટ કહેવાય છે રીડ ને RD તરીકે રજૂ કરવામાં આવે છે અને રાઇટ ને WR તરીકે રજૂ કરવામાં આવે છે મોટાભાગના કિસ્સાઓમાં આ વાંચવા અને લખવાનું નિયંત્રણ સક્રિય ઓછું હોય છે અહીં બબલ્સ છે તેથી આપણને રીડ બાર અને રાઈટ બાર તરીકે લીટીઓ મળે છે હવે આપણે એવી કેટલીક ચિપ્સ શોધી શકીએ છીએ જેમાં એક કરતાં વધુ ચિપ સિલેક્ટ લાઇન હોય છે ઉદાહરણ તરીકે ચિપમાં CS1 હોઈ શકે છે ત્યાં બીજી કેટલીક ચિપ સિલેક્ટ લાઇન હોઈ શકે છે જેને CS2 કહેવામાં આવે છે જ્યારે CS1 અને CS2 બંને સક્ષમ હોય ત્યારે ચિપ 2 કાર્ય કરે છે તેથી આઉટપુટ મેળવવા માટે આ સંકેતો ડીકોડિંગ પ્રક્રિયામાં મદદરૂપ થાય છે જ્યારે તમે આ ચિપને પ્રોસેસર સાથે કનેક્ટ કરી રહ્યા હોવ ત્યારે આપણે યોગ્ય ચિપ પસંદ કરીએ છીએ અને તેની ખાતરી કરવા ડીકોડર ત્યાં હોવું જોઈએ જેમ કે આપણે છેલ્લા વર્ગમાં જોયું છે તેથી જો આપણી પાસે બહુવિધ ચિપ સિલેક્ટ લાઇન હોય તો ડીકોડર ડિઝાઇન સરળ હશે હવે મેમરીના પ્રકાર પર આધાર રાખીને રીડ બાર અને રાઈટ બાર લાઈનો આવશે ઉદાહરણ તરીકે ROM માટે ROM પર વિષયાર્થ લખવાનો કોઈ વિકલ્પ નથી તેથી આ રાઇટ બાર લાઇન ROM માટે હશે નહીં RAM માં રીડ બાર અને રાઈટ બાર લાઈન બંને છે પરંતુ ROM માટે આપણે ફક્ત બાર લાઈન રીડ કરી છે ચાલો આપણે એક ઉદાહરણ લઈએ અને પ્રોસેસર સાથે કેટલીક મેમરી ચિપ્સને જોડતી વખતે આનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે જોવાનો પ્રયાસ કરીએ આપણે એક ઉદાહરણ લઈએ છીએ જ્યાં આપણે 16 બીટ એડ્રેસ બસ ધરાવતા CPU સાથે 8KB ROM અને 16KB RAM ને કનેક્ટ કરવાની જરૂર છે હવે 16 બીટ એડ્રેસ બસ એટલે કે એડ્રેસ 0 થી 64k સુધી જઈ શકે છે તેથી હું પ્રોસેસર સાથે 64k સ્પેસ મેમરીને કનેક્ટ કરી શકું છું ROM સ્થાન 0000h થી શરૂ થશે જ્યારે આ RAM 8000h સ્થાન થી શરૂ થવી જોઈએ તેથી આ આપણ ને RAM સ્પેસ અને ROM સ્પેસને અલગ પાડવામાં મદદ કરશે તેથી તે ઘણા કિસ્સાઓમાં ઉપયોગી છે અમે તે નથી ઇચ્છતા કદાચ ભવિષ્યના એક્સ્ટેંશન માટે આપણે સિસ્ટમમાં વધુ ROM મૂકવા માંગીએ છીએ તેથી જો હું સિસ્ટમ સાથે જોડાયેલ ROM અને RAM વચ્ચે થોડું અંતર રાખું તો પછી હું ROM ની જગ્યાને વિસ્તારી શકીશ આ જરૂરિયાત હોઈ શકે છે તે મુજબ આપણે એક સિસ્ટમ ડિઝાઇન કરી શકીએ છીએ જ્યાં આ જોડાણ તેના જેવું હશે મેમરી ચિપ કે જે આ બંને ROM અને RAM ચિપ્સ છે તેઓ 4KB ના કદના છે તે આપવામાં આવ્યું છે તેથી તે દરેક 4KB છે તેથી એકસાથે 8KB ROM બનાવવા તમારે આવી બે ROM ચિપ્સની જરૂર પડશે અને 16KB RAM બનાવવા માટે આપણને આવી 4 RAM ચિપ્સની જરૂર પડશે તો આ સિસ્ટમ કેવી દેખાશે જો આપણે તેનું રીપ્રેસનટેશન મેળવવા માંગીએ તો ધારો કે પહેલા 2 ચિપ્સ જે મેં મૂકી છે તે ROM ચિપ્સ છે આ 2 ROM ચિપ્સ છે જે મેં મૂકી છે આપણે તેને ROM 1 અને ROM 2 કહીએ છીએ તેથી દરેક ROM 4KB ની છે જે 8KB બનાવે છે પછી આવી ચાર RAM ચિપ્સ મૂકીને 16KB RAM બનાવી શકાય છે જે તેને 16KB RAM જગ્યા બનાવે છે તેથી તેઓ RAM1 RAM2 RAM3 અને RAM4 છે હવે આ બાજુ મારી પાસે પ્રોસેસર છે આ બાજુ મારી પાસે તે CPU છે જ્યાંથી મને એડ્રેસ બસ અને ડેટા બસ લાઇન મળી છે એ દરમ્યાન દરેક ચિપ 4KB છે તેથી 4KB ને સંબોધવા માટે મને એડ્રેસના 12 બિટ્સની જરૂર પડશે પૃથક ચિપ્સના સ્થાનો વચ્ચે તફાવત કરવા માટે 12 બિટ એડ્રેસ લાઈનો પૂરતી હશે તેથી એડ્રેસ બસમાંથી હું A0 થી A11 લાઇન લઉં છું તેથી આ 12 બીટ લાઇન પૃથક ચિપ્સની એડ્રેસ લાઇન પર જાય છે તેવી જ રીતે આપણી પાસે જે ડેટા બસ છે તે તમામ ચિપ્સ સાથે જોડાશે તેથી ડેટા બસ 8 બીટ છે તેથી ડેટા બસ તમામ ચિપ્સ સાથે જોડાય છે ડેટા બસ દ્વિપક્ષીય છે અને એડ્રેસ બસ દિશાવિહીન છે હવે તેથી આ મૂળભૂત જોડાણ છે હવે મારે ચિપ્સ પસંદ કરવી પડશે તેથી ચિપ પસંદગી માટે આપણે શું કરીએ છીએ કે તમે જોશો કે ROM 0000 થી શરૂ થાય છે તે સરનામાંમાં તફાવત જુઓ તેથી તે સૌથી નોંધપાત્ર બીટ છે તેથી આ એક 16 બીટ નંબર છે જેમાં સૌથી નોંધપાત્ર બીટ 0 છે અને અહીં આ સૌથી નોંધપાત્ર બીટ છે પ્રથમ આંકડો સૌથી મહત્વપૂર્ણ છે અહીં 1 હશે કારણ કે 8 1000 ને 4 શૂન્ય દ્વારા રજૂ કરશે તેથી આ રીતે 16 બીટ નંબર જશે અને સૌથી નોંધપાત્ર અંક 1 છે તેથી આપણે તેનો ઉપયોગ ROM સ્પેસ અને RAM સ્પેસ વચ્ચે તફાવત કરવા માટે કરીએ છીએ આ 2 ROM વચ્ચે તફાવત કરવા માટે આપણે આ પ્રકારનો દરવાજો મૂકીએ છીએ જ્યાં આ લાઈન A15 અને A12 છે તેથી તેઓ અહીં જોડાયેલા છે તેથી A12 અને A15 લાઇન 0 છે તે કહેશે કે આ ચિપ સાથે કનેક્ટ થશે અને આ ROM ચિપને પસંદ કરો તેથી આ ROM ચિપની ચિપ સિલેક્ટ છે તે જ રીતે બીજી ROM ચિપ પસંદ કરવામાં આવશે જો કે આ A15 લાઇન 0 છે પરંતુ A12 1 છે તે કિસ્સામાં આ ચિપ સિલેક્ટ જનરેટ થશે અને તે બીજા ROM સાથે કનેક્ટ થશે હવે બાકીની RAM ચિપ્સ માટે આપણે 2 થી 4 ડીકોડર મૂકીએ છીએ 2 થી 4 ડીકોડર માટે આપણે લાઇન A12 અને A13 ઇનપુટ તરીકે લઇએ છીએ તેથી તેઓ અહીં આવી રહ્યા છે અને તે મુજબ આ 4 આઉટપુટ જનરેટ કરશે આ 4 આઉટપુટ હું RAM સાથે કનેક્ટ કરી શકું છું પરંતુ અહીં એ જરૂરી છે કે લાઈન A15 કે જે પણ 1 હોવી જોઈએ લાઈન A15 ને 1 ની બરાબર બનાવવા માટે મારે શું કરવાની જરૂર છે મારે તેને આ રીતે કનેક્ટ કરવાની જરૂર છે તેથી આ RAM1 ના ચિપ સિલેક્ટ પર જવું જોઈએ એ જ રીતે બીજી આ રીતે કનેક્ટ કરી શકાય છે A15 લાઇન આ ડીકોડરના આ આઉટપુટ સાથે સમાપ્ત થાય છે અને તે બીજી RAM ચિપની ચિપ સિલેક્ટ પર જાય છે તેવી જ રીતે આ લાઇન A15 ડીકોડરના ત્રીજા આઉટપુટ સાથે સમાપ્ત થાય છે જે ત્રીજી ચિપની ચિપ સિલેક્ટ લાઇન પર જાય છે અને આ A15 લાઇન ડીકોડરના ચોથા આઉટપુટ સાથે સમાપ્ત થાય છે તેથી આ ચોથી RAM ચિપની ચિપ સિલેક્ટ પર જશે તેથી આ રીતે 2 થી 4 ડીકોડરનો ઉપયોગ કરીને આપણે આ RAM નો ઉપયોગ કરી શકીએ છીએ તે એડ્રેસ સ્પેસ 8000 આગળ અને ROM ને એડ્રેસ સ્પેસ 0 આગળ મૂકવામાં આવી છે પ્રથમ ROM માટે એડ્રેસની શ્રેણી શું છે તેથી ROM1 માટે એડ્રેસની શ્રેણી મૂળભૂત રીતે 0000 થી 1FFF છે બીજા ROM માટે એડ્રેસની શ્રેણી 2000 થી 2FFF હશે કારણ કે તમે જોશો કે ત્યાં ફોલ્ડિંગ હશે કારણ કે મેં આ ROM ચિપ્સને ડીકોડ કરતી વખતે A13 અને A14 લાઇનનો ઉપયોગ કર્યો નથી તેથી તેઓ પરિણામે ફોલ્ડ થઈ જશે અને તેથી મને પણ આ મળશે તેથી આ ખરેખર આ ROM ચિપ્સ છે તેથી આ એક 1FFF છે તો આ તમારો 12 વત્તા 13 બીટ છે તેથી 13 બીટ એટલે 2 પાવર 13 છે તેથી તે મૂળભૂત રીતે 8KB છે તેથી આ 1FFF છે તેથી આ સંપૂર્ણ ROM જગ્યા છે જે આપણી પાસે છે અને તેમાંથી આ ROM છે તેથી અહીં તે પ્રથમ 4 ચાવીરૂપ સ્થાનોમાંથી 8 k એ ROM 1 નું હશે અને બીજું 4 k સ્થાન તેઓ ROM 2 નું હશે હવે હું કહેતો હતો તેમ ફોલ્ડિંગ હશે તેથી જો તમે ફરીથી આગલી એડ્રેસની જગ્યા પર આવો જેમ કે A13 અને A14 લાઈનો 00 તરીકે લેવામાં આવી છે તો તેઓ ત્યાં લઈ રહ્યા છે જેને તેઓએ આ લાઈન આકૃતિમાં લીધી નથી તેથી આ ચોક્કસ કિસ્સામાં શું થઈ રહ્યું છે કે A13 A14 00 તરીકે બાકી છે હવે જો A13 A14 મૂલ્ય 01 બનાવે તો તમે જે મેળવી રહ્યાં છો તે એડ્રેસમાં શ્રેણી 2000 થી 2FFF છે તો આ હવે પછીની એડ્રેસ સ્પેસ છે જે આપણને મળી રહી છે તેથી આ મૂળભૂત રીતે પ્રથમ એડ્રેસ સ્પેસની ફોલ્ડ એડ્રેસ સ્પેસ છે જે આપણને મળી છે તેથી આ 2 સરનામાંની જગ્યાઓ સમાન છે તેઓ મેમરી સ્થાનોના સમાન સમૂહ સાથે મેપ કરે છે પરંતુ ફોલ્ડિંગને કારણે તેઓ આવી રહ્યા છે અને તે જ રીતે 2 બિટ્સ A13 A14 છે તેથી તેઓ 1 0 હોઈ શકે છે અને પરિણામે તમને 4000 થી 5FFF સુધી પુનરાવર્તિત સમાન એડ્રેસની જગ્યા મળશે અને જ્યારે આ 2 બિટ્સ 1 થઈ જશે તેથી તમને 6000 થી 7FFF સુધી પુનરાવર્તિત જગ્યા મળશે તમે આ 2 4 6 નંબરો કેવી રીતે મેળવો છો તેથી જો હું ફક્ત બીટ નંબર્સ 15 14 13 12 લખું તો આ એડ્રેસની જગ્યાના છેલ્લા 4 બિટ્સ છે હવે RAM સિલેક્શન માટે આ બીટ હંમેશા 0 હોય છે તેથી તેમાંથી આ બીટ નંબર 2 થી બીટ નંબર 12 સુધી છે તેથી આનો ROM સિલેક્શનમાં ઉપયોગ કરવામાં આવ્યો છે હવે જો આ 2 બિટ્સ 00 હોય તો હવે આ આના પર થી આના પર જઈ શકે છે અને હવે આ બાકીના બિટ્સ A0 થી A12 પણ હોઈ શકે છે તે બધા 0 થી બધા 1 સુધી બદલાઈ શકે છે તેથી આ રીતે આપણને પ્રથમ સરનામાંની જગ્યા મળે છે જે 0000 છે તે એ પરિસ્થિતિ સુધી જઈ શકે છે જ્યાં આ બિટ્સ 0 રહે છે પરંતુ આ 1 છે તેથી આ રીતે જ્યારે આ A12 બીટ 0 હોય ત્યારે તે પ્રથમ ROM દ્વારા વેરવિખેર થાય છે જ્યારે આ A12 બીટ 1 હોય ત્યારે તે બીજા ROM દ્વારા વેરવિખેર થાય છે તેથી તે રીતે તે આ સમગ્ર એડ્રેસની જગ્યા જનરેટ કરે છે તો આ પહેલું 0 જે આપણી પાસે અહીં છે અને તે અહીંના આ 4 બીટ 0000 ને અનુરૂપ છે અને આ પ્રથમ 1 જે આપણી પાસે છે તેથી તે અહીં આ 1 ને અનુરૂપ છે અને હવે જો આપણે A13 A14 ના આગામી સેટિંગ માટે જઈ રહ્યા છીએ તેથી આ 0 1 છે તેથી આ બીટ 0 છે તેથી આ મૂલ્ય મૂળભૂત રીતે 2 છે તેથી તમે જોશો કે આ આગલી એડ્રેસની જગ્યા 2000 થી શરૂ થાય છે અને 2FFF સુધી જાય છે જ્યાં આ બિટ્સ 01 છે અને પછી તે અહીં સુધી જઈ શકે છે આ તમામ મૂલ્યો તે તમામ મૂલ્યો સુધી જઈ શકે છે તેથી તે રીતે તે આ 2FFF રૂપરેખાંકન સુધી જઈ શકે છે તેથી આ રીતે આ ROM ચિપ અને RAM ચિપને કનેક્ટ કરી શકાય છે હવે જો તમે RAM સ્પેસમાં જોઈ રહ્યા હોવ તો જો તમે RAM સ્પેસમાં જોઈ રહ્યા હોવ કે જેને આપણે અહીં કનેક્ટ કર્યું છે તો આ RAM માં એડ્રેસ રેન્જ 8000 થી BFFF છે અને પ્રથમ એડ્રેસ સ્પેસ તરીકે હશે અને બીજી ફોલ્ડ એડ્રેસ સ્પેસ હશે જે C000 થી FFFF છે તેથી આ ફોલ્ડ કરેલ એડ્રેસ ની જગ્યા હશે તેથી અહીં એક ફોલ્ડિંગ છે અને તે ફરીથી આ પસંદગી લાઈન દ્વારા માર્ગદર્શન પામે છે અને A15 નો ઉપયોગ A12 A13 તરીકે કરવામાં આવ્યો છે પરંતુ માત્ર A14 લાઇનનો ઉપયોગ કરવામાં આવતો નથી તેથી જો તમે માત્ર A14 ની કિંમતો 0 અથવા 1 રાખી હોય તો જ્યારે A14 ની કિંમત 0 હોય ત્યારે તમને પ્રથમ એડ્રેસની શ્રેણી મળે છે અને જ્યારે A14 ની કિંમત 1 હોય ત્યારે બીજી એડ્રેસ શ્રેણીમળે છે તેથી આ મૂલ્ય ત્યારે આવશે કે જ્યારે A14 0 ની બરાબર હશે અને આ એડ્રેસની શ્રેણી જ્યારે A14 એ 1 ની બરાબર હશે ત્યારે આવશે તેથી આ રીતે તમે તમારી ઈચ્છા મુજબ મેમરી મેપ મેળવવા માટે સિસ્ટમમાં ROM અને RAM ચિપ્સને તમારી સિસ્ટમ ઈન્ટરફેસ કરી શકો છો આગળ આપણે અન્ય મહત્વના વિષય પર ધ્યાન આપીશું જે આ માઇક્રોપ્રોસેસર માટે માઇક્રોકન્ટ્રોલર ફોર્સ સાથે મળશે જે રજીસ્ટર નો ખ્યાલ છે તેથી છેલ્લા વર્ગમાં મેં રજિસ્ટર નો ખ્યાલ રજૂ કર્યો હતો અને મેં કહ્યું હતું કે રજિસ્ટર એક અનુક્રમિક ઘટક છે અને તે કેટલાક બિટ્સની કિંમતોને સંગ્રહિત કરે છે અને આ મૂલ્યોને અલગ અલગ રીતે સંગ્રહિત કરી શકાય છે તેથી મારી પાસે 4 બીટ રજીસ્ટર હોઈ શકે છે જેથી તે 4 બીટ મૂલ્ય સંગ્રહિત કરે છે હવે જરૂરિયાત એ છે કે આ 4 બીટ્સ કે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ આ 4 બિટ્સ ત્યારે સમાંતર લોડ અથવા એ પ્રકારે લોડ લઈ શકે છે કે જો આ 4 બીટ રજિસ્ટર હોય તો તો પછી આ 4 બિટ્સ સમાંતર લોડ થયેલ હોઈ શકે છે અથવા આ 4 બિટ્સમાં એક સમયે એક બીટ ક્રમશઃ લોડ થઈ શકે છે તેથી એક સમાંતર લોડ છે અને અન્ય સંયોજનો જે મારી પાસે હોઈ શકે છે તે સીરીયલ serial ક્રમ સંબંધી શ્રેણી લોડ છે આ બંને શક્ય છે તેવી જ રીતે મારી પાસે એક રજીસ્ટર રાખવાને બદલે આવા સંખ્યાબંધ રજીસ્ટર હોઈ શકે છે મને આવા સંખ્યાબંધ રજીસ્ટર મળ્યા છે હવે મને સામાન્ય લાઇન પર આવવા માટે તેમના આઉટપુટની જરૂર છે જેને આપણે રીડ બસ કહીએ છીએ જેથી તે આઉટપુટ બસ સાથે જોડાયેલા હોય હવે કોઈ પણ સમયે હું ઈચ્છું છું કે માત્ર એક જ રજિસ્ટરનું આઉટપુટ ઉપલબ્ધ હોય અને અન્ય નું નહીં તેથી તે હેતુ માટે મને આ રજીસ્ટરોની જરૂર હોય છે અને તેમની પાસે બીજું નિયંત્રણ હોવું જોઈએ જે આઉટપુટ સક્ષમ હોય અને જ્યારે આ આઉટપુટ સક્ષમ સિગ્નલ આપવામાં આવે છે ત્યારે બસમાં ફક્ત રજિસ્ટરનું આઉટપુટ ઉપલબ્ધ રહેશે તેથી આ બસ છે તેવી જ રીતે તેને અલગ આઉટપુટ સક્ષમ લાઇન મળી છે તેથી જ્યારે પણ કંટ્રોલ આપવામાં આવે ત્યારે બસમાં માત્ર આઉટપુટ જ ઉપલબ્ધ હોવું જોઈએ અન્યથા નહીં એ જ રીતે જ્યારે હું આ રજિસ્ટરમાં ઇનપુટ ફીડ કરું છું ત્યારે હું તેમને એક જ 4 બીટ બસમાંથી ફીડ કરી શકું છું અને ત્યાં એક અલગ સિગ્નલ હોઈ શકે છે જેને આપણે લોડ કહીએ છીએ તેથી લોડ સિગ્નલ હોઈ શકે છે અને આ લોડ સિગ્નલનો ઉપયોગ કરીને મૂલ્યો રજિસ્ટરમાં લોડ કરવા જોઈએ તેથી જો હું આ ઇનપુટ બસ પર મૂલ્ય મુકુ અને પ્રથમ રજીસ્ટરને લોડ સિગ્નલ આપું તો તે મૂલ્ય પ્રથમ રજીસ્ટરમાં લોડ થવું જોઈએ જો હું બીજા રજીસ્ટરને લોડ સિગ્નલ આપું તો બીજા રજીસ્ટરમાં વેલ્યુ લોડ થવી જોઈએ જેથી તે પ્રકારની સુવિધા જરૂરી છે તેથી આપણે આવી સર્કિટને ખૂબ જ સરળતાથી ડિઝાઇન કરી શકીએ છીએ કે જ્યાં આ પૃથક તબક્કાઓ પૃથક રજીસ્ટર તેઓ લોડ કરી શકે અને આઉટપુટ નિયંત્રણ લાઈનો ને સક્ષમ કરી શકે છે તેથી આખરે મારી પાસે રજીસ્ટર કંઈક આના જેવું હશે કહો કે જો આ 4 બીટ રજીસ્ટર હોય તો મારી પાસે લાઇનને સમાંતર લોડ કરવાની સુવિધા હોવી જોઈએ અથવા મારી પાસે 1 બીટ સીરીયલ ઇનપુટ હોઈ શકે અથવા મારી પાસે 4 બીટ સમાંતર આઉટપુટ હોઈ શકે અથવા મારી પાસે સિંગલ બીટ સીરીયલ આઉટપુટ હોઈ શકે છે તેથી આ એક સીરીયલ આઉટપુટ છે જેમાં સિંગલ બીટ સીરીયલ આઉટપુટ હોઈ શકે છે અને તે સિવાય મારી પાસે એ નિયંત્રણ હોવું જોઈએ કે શું મને આ લોડ સિગ્નલ સમાંતર લોડ જોઈએ છે તેથી આ સામાન્ય રીતે સમાંતર માટે વપરાય છે અથવા મારી પાસે સીરીયલ લોડ માટે છે તેથી કંટ્રોલ સિગ્નલને સામાન્ય રીતે શિફ્ટ કહેવામાં આવે છે આ સીરીયલ લોડ છે જેને શિફ્ટ કહેવામાં આવે છે કારણ કે આ રજિસ્ટરમાં 4 સ્ટેજ હોય છે પછી જ્યારે તમે આગલી વેલ્યુને સીરીયલ લોડ કરો છો ત્યારે અહીં અગાઉની કિંમત જે હતી તે આગળની સ્થિતિમાં શિફ્ટ થાય છે આ આગામી માટે જાય છે અને આ મૂલ્ય એટલે કે આ અંતિમ મૂલ્ય ખોવાઈ જાય છે અથવા તે સીરીયલ આઉટપુટ પર ઉપલબ્ધ હોય છે તેથી આને શિફ્ટ આઉટપુટ શિફ્ટ કંટ્રોલ અથવા સીરીયલ કંટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે તેથી આ નિયંત્રણ લાઈનો છે જે મારી પાસે રજિસ્ટરમાં હોવી જોઈએ હવે આવી વસ્તુકે આવી સિસ્ટમ ને કેવી રીતે ડિઝાઇન કરવી તે આપણે જોઈશું તેથી રજિસ્ટરના આ પૃથક તબક્કામાં ચાર ડી પ્રકારના ફ્લિપ ફ્લોપનો સમાવેશ થાય છે તેથી આપણને ત્યાં d અને q લાઈન મળી છે હવે મારે જે જોઈએ છે તે જો સીરીયલ શિફ્ટિંગ હોય તો મારે સીરીયલ વેલ્યુ આપવી જોઈએ અને તે શિફ્ટ થવી જોઈએ તેથી ડી માટે 1 ઇનપુટ આ સીરીયલ ઇનપુટ અને શિફ્ટ નિયંત્રણમાંથી આવી શકે છે બીજી શક્યતા એ છે કે હું તેને સમાંતર લોડ કરી રહ્યો છું તેથી હવે તેને સમાંતર લોડ કરી રહ્યા છીએ તો મારી પાસે આ સમાંતર અને લોડ કંટ્રોલ હોવું જોઈએ અને જે કંટ્રોલ આપવામાં આવે તેના આધારે મારી પાસે એક OR ગેટ હોઈ શકે છે જે આ ડી ફ્લિપ ફ્લોપ સાથે કનેક્ટ કરી શકે છે અને આઉટપુટ ભાગ માટે મારી પાસે 2 આઉટપુટ હોઈ શકે છે જે સમાંતર આઉટપુટ અને સીરીયલ આઉટપુટ છે તેથી તે બાબતે માટે મારી પાસે અહીં 1 AND ગેટ છે જ્યાં આ મૂલ્ય આવી રહ્યું છે અને અન્ય મૂલ્ય જે ત્યાં છે તે રીડ છે જો હું રીડ સિગ્નલ આપું તો આ સમાંતર આઉટપુટ છે અને જો હું શિફ્ટ સિગ્નલ આપું તો આ સીરીયલ આઉટપુટ હશે તેથી આ તે છે જે આપણે શોધી રહ્યા છીએ વત્તા કલોક સિગ્નલ હશે બધું કલોક સાથે સમન્વયિત છે હવે જો તમે 2 સ્ટેજને જોડતા હોવ તો કહો કે હું તે રજીસ્ટરના માત્ર 2 સ્ટેજ બતાવી રહ્યો છું જોકે આવા 4 સ્ટેજ હોઈ શકે છે તેથી આ સમાંતર ઇનપુટ લાઈન ના હવે હું ફક્ત 2 તબક્કાઓ બતાવી રહ્યો છું તેથી તેમ છતાં ત્યાં 4 લાઈનો છે તેથી તે પ્રથમ 2 લાઈનો જે હું બતાવી રહ્યો છું તેનાથી 2 વધુ લાઈનો છે જે આગળના તબક્કાઓ સાથે જોડવામાં આવશે જે અહીં દર્શાવવામાં આવી નથી તેથી આ 4 બીટ સમાંતર ઇનપુટ છે તેમાંથી પ્રથમ બીટ પ્રથમ ફ્લિપ ફ્લોપ સાથે જોડાયેલ છે બીજો બીટ બીજા ફ્લિપ ફ્લોપ સાથે જોડાયેલ છે પરંતુ સીરીયલ ઇન છે તેથી પ્રથમ બીટ સીધો જોડાયેલ છે તેથી આ સીરીયલ ઇન છે અને આ ફ્લિપ ફ્લોપનું આ સીરીયલ આઉટપુટ આગામી ફ્લિપ ફ્લોપની સીરીયલ ઇન સાથે જોડાયેલ હોવું જોઈએ પ્રથમ ફ્લિપ ફ્લોપનું સીરીયલ આઉટપુટ આગલા ફ્લિપ ફ્લોપની સીરીયલ ઇન સાથે જોડાયેલ છે પછી "I" ને પણ સમાંતર આઉટપુટ લાઇનની જરૂર પડશે તેથી આ સમાંતર આઉટપુટ લાઈનો આ પૃથક ફ્લિપ ફ્લોપ્સમાંથી લેવામાં આવશે અને તેમને તેમાં લઈ જવામાં આવશે તેઓ ક્રમિક તબક્કાઓમાંથી આવતા આ 4 બીટ આઉટપુટની રચના કરશે તેઓ 4 બીટ આઉટપુટને સમાંતર આઉટપુટ બનાવશે અને છેલ્લા ફ્લિપ ફ્લોપ માટે આ સીરીયલ આઉટપુટ ફ્લિપ ફ્લોપ છે કે જેમાં આપણી પાસે ગમે તે શિફ્ટ હોય છે તેથી તે આ સીરીયલ આઉટપુટ શિફ્ટ આઉટપુટ હશે હવે અન્ય નિયંત્રણો જેમ કે લોડ કંટ્રોલ અને શિફ્ટ કંટ્રોલ તેઓને ઓપરેશન કરવા માટે તમામ તબક્કાઓને આપવા જોઈએ કલોકનો સંકેત તમામ તબક્કાઓને આપવો જોઈએ પછી આ માળખું રજિસ્ટર તરીકે વર્તે છે જ્યાં તમે મૂલ્યને સમાંતર લોડ કરી શકો છો અથવા તમે મૂલ્યને સીરીયલ લોડ કરી શકો છો તમે સમાંતર આઉટપુટ લઈ શકો છો અથવા તમે સીરીયલ આઉટપુટ લઈ શકો છો તેથી જ્યારે આપણે આ રજિસ્ટરને માઇક્રોપ્રોસેસરની અંદર સમાવિષ્ટ કરીએ છીએ ત્યારે તે તમામ કામગીરી જરૂરી હોય છે